અગાઉ આપણે રીઅલ ટાઇમ ઓપરેટીંગ સિસ્ટમ્સના કેટલાક પાયાના પાસાઓની ચર્ચા કરી હતી અને રીઅલ ટાઇમ ટાસ્ક શેડ્યુલર એ રીઅલ ટાઇમ ઓપરેટીંગ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે આપણે કેટલાક વાસ્તવિક સમયનાં કાર્યોને શેડ્યૂલ કરવાનો અલ્ગોરિધમ જોઈ રહ્યા હતા ઘડિયાળથી ચાલતા શેડ્યુલરની સરખામણીમાં ઇવેન્ટથી ચાલતા શેડ્યુલર સુનિશ્ચિત શેડ્યુલર છે અને રેટ મોનોટોનિક અલ્ગોરિધમ જુદા જુદા વ્યવહારિક પરિસ્થિતિઓમાં ઉપયોગી થવા માટે નો છે ડેડલાઈન મોનોટોનિક એલ્ગોરિધમને એવું ધારીને સરળ બનાવ્યું હતું કે ક્રિયાઓ સ્વતંત્ર છે અને તેઓ સંસાધનો વહેંચતા નથી કારણ કે કાર્ય અવધિ અને સમયમર્યાદા સમાન ન હતી આ ધારણા રેટ મોનોટોનિક એલ્ગોરિધમ સામાન્યકરણની ચર્ચા પછી આરામ કરશે રીઅલ ટાઇમ એપ્લિકેશનોની ડિઝાઇન અને અમલ કરવામાં વારંવાર અગત્યની બાબત એ છે કે કેટલાક કાર્યો જે ખૂબ જ જટિલ છે તેમાં કદાચ સૌથી વધુ પુનરાવર્તન દર ન હોય અથવા સૌથી નીચો સમયગાળો જ્યારે અન્ય કાર્યો હોઈ શકે છે જે ઓછા જટિલ છે અથવા કદાચ બિન નિર્ણાયક છે પરંતુ પુનરાવર્તનનો દર ઊંચો છે પરંતુ રેટ મોનોટોનિક પ્રાયોરિટી પ્રાધાન્યતા એલ્ગોરિધમની પ્રાયોરિટી પ્રાધાન્યતા સોંપણીને કારણે જે કાર્યને પુનરાવર્તનની સૌથી વધુ આવર્તન હોય તેને ઉચ્ચતમ પ્રાધાન્યતા સોંપે છે અને આ સોંપણી દ્વારા ખૂબ જ નિર્ણાયક કાર્યને પણ ઓછી અગ્રતા મળી શકે છે અને તેથી જ્યારે પણ નીચલા નિર્ણાયક કાર્યમાં વિલંબ થાય છે ઉચ્ચ નિર્ણાયક કાર્ય તેની ડેડલાઇન ચૂકી શકે છે આનો એક સરળ ઉપાય એ જટિલ કાર્યની પ્રાયોરિટીપ્રાધાન્યતા વધારવાનો છે પરંતુ તે પછી બધા લિયુ લહૌકઝકયસના માપદંડ મુજબ પરિણામો અનુચિત બનાવે છે આવી પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે કે જ્યાં કાર્યની ક્રિટિક્કલાટીસ કાર્યની પ્રાથમિકતાઓથી અલગ હોય અને ફક્ત પ્રાથમિકતાઓને અડ્જસ્ટ કરવામાં આવે તો પછી આ રેટ મોનોટોનિક પ્રાધાન્યતા સોંપણીનું ઉલ્લંઘન કરે છે જેના કારણે આપણને રેટ મોનોટોનિક વિશ્લેષણ પછી મળેલા પરિણામો સાચા નહીં રહે શા અને રાજ કુમાર દ્વારા 1989 માં આ પરિસ્થિતિ ને પહોંચી વળવા પિરિયડ ટ્રાન્સફોર્મેશન તકનીકની દરખાસ્ત કરવામાં આવી હતી પીરિયડ ટ્રાન્સફોર્મેશન ટેકનીક નીચે મુજબ છે જે મુજબ જો કોઈ લાંબી અવધિ ધરાવતા નિર્ણાયક કાર્યને તેની અગ્રતા વધારવાની હદ પર આધાર રાખીને ઘણા નાના પેટાસ્ટેક્સમાં વિભાજીત કરવામાં આવે છે ત્યારબાદ તેની પ્રાધાન્યતા વધારવી હોય તો તેને આપણે તેને ઘણા સબટાસ્કમાં એવી રીતે વિભાજીત કરીએ છીએ કે જેથી તેની નવી અવધિ અન્ય કાર્યો કરતા ઓછી થાય ધારી રહ્યા છીએ કે આપણી પાસે કાર્ય Ti ટિઆઈ છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે પછી આપણે તેને કે સબટાસ્ક્સમાં વહેંચી દીધું છે આમ દરેક સબટાસ્કનો એક્ઝેક્યુશન સમય ei k ઈઆઈ કે બને છે જ્યાં ei ઈઆઈ કાર્ય Ti ટિઆઈ માટેનો એક્ઝેક્યુશન સમય છે અને di ડીઆઈ આ દરેક સબટાસ્ક માટે અંતિમ તારીખ છે જે છેવટે dik ડીઆઈ કે બની જાય છે ન તો કોડ કે કાર્ય બદલાઈ રહ્યા છે અને આ ફક્ત રેટ મોનોટોનિક પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યા વિના આપણા વિશ્લેષણમાં મદદ કરવા માટે કરવામાં આવી રહ્યું છે અને આ રીતે આપણે રેટ મોનોટોનિક વિશ્લેષણ તકનીકોને લાગુ કરી શકીએ છીએ અમે કાર્યોને કે સબટાસ્કમાં વિભાજીત કરવા માટે વર્ચ્યુઅલ રીતે વિચારી રહ્યા છીએ અને પછી આ કાર્યની પ્રાધાન્યતા વધે છે અને પરંતુ બધા સબટાસ્કના કુલ એક્ઝેક્યુશન સમય સાથે મળીને વાસ્તવિક સમયનો ઉમેરો થાય છે ઉદાહરણ તરીકે આપણી પાસે કાર્ય T1 છે જેનો સમયગાળો 20 મિલિસેકન્ડ છે અને તેના એક્ઝેક્યુશન સમય તરીકે 5 મિલિસેકન્ડની જરૂર છે કાર્ય T2 જેનો સમયગાળો 30 મિલિસેકન્ડ છે અને તેને તેના એક્ઝેક્યુશન સમય તરીકે 8 મિલિસેકંડની જરૂર છે રેટ મોનોટોનિક પ્રાધાન્યતા સોંપણીમાં T1 ને સૌથી વધુ અગ્રતા તરીકે અને T2 નીચલી અગ્રતા તરીકે સોંપવામાં આવશે ધારો કે T 2 એ એક મહત્વપૂર્ણ કાર્ય છે અને T1 જટિલ નથી આપણે ઇચ્છીએ છીએ કે જો T1 કેટલાક કારણોસર મોડું થાય તો પણ T2 તેની સમયમર્યાદા ચૂકવું જોઇએ નહીં આવા કિસ્સામાં આપણે T2 ને વર્ચ્યુઅલ રીતે 2 પેટા કાર્યો T2a માં વિભાજીત કરીએ છીએ અને આપણે તેને એક સબટાસ્ક ગણી શકીએ છીએ જેમાં ઉચ્ચ પુનરાવર્તન દર છે પરંતુ ઓછી એક્ઝેક્યુશન સમય છે જેનો અર્થ છે કે આપણે T2 ને T2a માં વિભાજીત કરી દીધો છે જેનો અમલ સમય 4 છે અને સમયમર્યાદા 15 મિલિસેકન્ડ છે એકંદર કાર્ય લાક્ષણિકતાઓ બદલાયા નથી તે હજી પણ 30 મિલિસેકન્ડમાં તેના એક્ઝેક્યુશન સમય તરીકે 8 મિલિસેકંડ છે આપણા વિશ્લેષણ હેતુઓ માટે અમે કાર્ય T2 ને અગ્રતા સોંપી છે જે T1 કરતા વધારે છે અને ધ્યાનમાં લીધું છે કે અમલનો સમય 4 છે અને સમયમર્યાદા 15 છે અને આ ધારણા સાથે અમે હજી પણ રેટ મોનોટોનિક વિશ્લેષણ પરિણામો લાગુ કરી શકીએ છીએ પહેલાં આપણે ફક્ત પિરીયોડીક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું રેટ મોનોટોનિક પ્રાધાન્યતા અસાઇનમેન્ટમાં બંને એપિરીયોડીક અને સ્પોરૈડિક કાર્યોને સંભાળે છે અને તેમના સમયગાળાના આધારેઅગ્રતા તે ડિઝાઇન સમય દરમિયાન સોંપવામાંઅસાઇન આવે છે એપિરીયોડીક અને સ્પોરૈડિક કાર્યો અવ્યવસ્થિત રીતે થાય છે અને સમયાંતરે નહીં તે કેટલાક સમયગાળા સાથે પિરીયોડીક કાર્યો હોવાનો અંદાજ લગાવી શકાતો નથી કારણ કે સ્પોરૈડિક કાર્યોના બર્સ્ટ હોઈ શકે છે એકવાર આપણને આ કાર્યનો બર્સ્ટ થાય અને જો આપણે તેને ઉચ્ચ પ્રાયોરિટી સોંપીએ તો આ પછીના કાર્ય જેની અગ્રતા ઓછી છે તે તેમની સમયમર્યાદા ચૂકી જશે અને જ્યારે એપિરીયોડીક અને સ્પોરૈડિક ક્રિયાઓ થતી નથી તો પણ આપણે સિસ્ટમને બિનજરૂરી રીતે લોડ કરી રહ્યા છીએ આ પરિસ્થિતિને દૂર કરવા માટે પિરીયોડીક સર્વર તકનીકની દરખાસ્ત કરવામાં આવી છે તે પહેલાં સ્પોરૈડિક કાર્યોના કેટલાક પાસા નીચે આપેલા છે સ્પોરૈડિક કાર્યો 2 પ્રકારના છે કેટલાક ઉચ્ચ અગ્રતાના છે કટોકટીની ઘટનામાં જો આગની જાણ કરવામાં આવે અને કોઈ કાર્ય શરૂ કરવાની જરૂર હોય આગની સ્થિતિની જાણ કરવા અને પાણીના છંટકાવને પણ માટેશરૂ કરવા તો આ ખૂબ જ રેન્ડમ ઘટના છે જે ખૂબ જ ભાગ્યે જ બને છે પરંતુ તે એક ઉચ્ચ છે અગ્રતા ઘટના તે મોડું ન થવું જોઈએ પરંતુ તે પછી બિન નિર્ણાયક કાર્યો છે જે સ્પોરૈડિક હોઈ શકે છે ઉદાહરણ તરીકે પરિણામોના લોગિંગ જેવા બિન નિર્ણાયક કાર્યો જે એકવાર જ્યારે જરૂરી હોય ત્યારે કરવામાં આવે છે તેઓ એક્ઝેક્યુશન સમયમાં થોડી વિલંબને સમાવી શકે છે અથવા પ્રતિક્રિયાના લાંબા સમયને સહન કરી શકે છે ઓવરલોડની સ્થિતિ દરમિયાન બૈક્ગ્રાઉન્ડ જોબ જુદી જુદી હોઈ શકે છે પરંતુ કટોકટીની ઘટનાઓ જેવા ઉચ્ચ અગ્રતા કાર્યો માટેરેટ મોનોટોનિક ફ્રૈમ્વર્ક માં ચલાવવા માટે સમર્થ હોવું જોઈએ અને તે ઉચ્ચ અગ્રતા કાર્યો તરીકે બનવા માટે સમર્થ હોવું જોઈએ અને પછી તેની સમયમર્યાદા પૂરી કરવા માટે સક્ષમ હોવું જોઈએ આ ખૂબ પ્રાધાન્યતા સ્પોરૈડિક કાર્યોને એપરિઓડિક કાર્યોમાં રૂપાંતરિત કરવાનો એક ખૂબ જ સ્પષ્ટ માર્ગ છે ઉદાહરણ તરીકે જો ત્યાં ફાયર એલાર્મનું સંચાલન કરવાનું કાર્ય હોય તો પછી આ કાર્યને સંભાળવાની મંજૂરી આપતી મહત્તમ સમયમર્યાદા શોધી શોધી કાઢવી જોઈએ અને પછી આપણે તેને પિરીયોડીક કાર્ય તરીકે ધ્યાનમાં લેવાની જરૂર છે જ્યાં અવધિ તે સમયમર્યાદા ને સમાન છે જે સ્વીકાર્ય છે પરંતુ પછી ઘણા આવા કાર્યોના પ્રકારો જે ખૂબ જ ભાગ્યે જ થાય છે પરંતુ તે ઉચ્ચ અગ્રતાના છે જો આપણે આ સરળ સોલ્યુશનનો ઉપયોગ કરીએ તો એક ડિઝાઈનની સમસ્યા આવી શકે છે કે આપણી પાસે સિસ્ટમ છે જે ખૂબ જ અન્ડરલોડિડ છે અહીં પ્રશ્ન ઊભો થાય કે જો આ સ્પોરૈડિક કાર્યોને વધુ સારી રીતે સંચાલિત કરી શકાય ચાલો નોન ક્રિટિકલ કાર્યો જેવાકે બેકગ્રાઉન્ડ ટાસ્ક છે તેને હેન્ડલ કરવા જોઈએ અને રીઅલ ટાઇમ કાર્યોને કતારમાં રાખી અને રેટ મોનોટોનિક ફ્રૈમ્વર્ક લાગુ કરીને આપણે રેટ મોનોટોનિક માળખામાં સરળતાથી બેકગ્રાઉન્ડ કાર્યો સંભાળી શકીએ અને જ્યારે પણ રીઅલ ટાઈમ ઉચ્ચ પ્રાધાન્યતા ક્રિયાઓ ન હોય તો સીપીયુ નિષ્ક્રિય બને છે અને તેથી આપણી પાસે બીજું FIFO ફીફો શેડ્યૂલર છે જ્યાં એપરિઓડીક કાર્યોની કતાર કરવામાં આવી છે ત્યાંથી તે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં કતારમાંથી લે છે અને ઓછી અગ્રતા કાર્યોને ચલાવે છે આ કાર્યો ક્યારે અમલમાં આવશે તેની કોઈ ગેરેંટી નથી પરંતુ જ્યારે CPU સીપીયુ ઉપલબ્ધ બને છે અને અન્ય ઉચ્ચ પ્રાધાન્યતા ક્રિયાઓ ચલાવવામાં આવતી નથી તો પછી FIFO ફીફો શેડ્યૂલર સક્રિય થઈ જાય છે અને એપરિઓડીક કાર્યો ચલાવવાનું શરૂ કરે છે પિરીયોડીક ક્રિયાઓ આવતાની સાથે જ એપરિઓડીક કાર્યો ખાલી થાય છે તેથી બેકગ્રાઉન્ડ કાર્યો ને હેન્ડલ કરવું સરળ છે રેટ મોનોટોનિક શિડ્યુલર ઉપરાંત એપરિઓડીક કાર્યોને હેન્ડલ કરવા માટે આપણે એક FIFO ફીફો શેડ્યૂલરનો ઉપયોગ કરીએ છીએ ઉચ્ચ પ્રાયોરિટીસ્પોરૈડિક કાર્યોને વધુ અસરકારક રીતે હેન્ડલ કરવાનું નીચે મુજબ છે દરેક ઉચ્ચ અગ્રતા સ્પોરૈડિક કાર્યને અવધિ સાથેના પિરીયોડીક કાર્ય તરીકે ધ્યાનમાં લેવું જેની અવધિ સમયમર્યાદા સમાન છે પહેલા આપણે પિરીયોડીક સર્વર જોઈએ પિરીયોડીક સર્વર એ એક ઉચ્ચ અગ્રતા કાર્ય છે અને તે ઘણા સ્પોરૈડિક કાર્યો સંભાળે છે જેની સાથેસમયમર્યાદા સંકળાયેલી હોય છે અને આ પિરીયોડીક સર્વરની અવધિ તે વિવિધ સ્પોરૈડિક કાર્યોને આધારે નક્કી કરવામાં આવે છે જે તે સંભાળે છે ધારણા એ છે કે સ્પોરૈડિક કાર્યો ખૂબ જ ભાગ્યે જ થાય છે ઉદાહરણ તરીકે ફાયર હેન્ડલિંગ ઇવેન્ટ્સ અને આમ એક જ પિરીયોડીક સર્વર ઘણા સ્પોરૈડિક કાર્યો સંભાળી શકે છે કારણ કે કોઈ પણ સમયે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફક્ત એક જ બનશે પણ પછી આપણી પાસે ડિઝાઇન પણ હોઈ શકે છે જ્યાં ત્યાં અનેક પિરીયોડીક સર્વર્સ છે અને આપણી પાસે આવી ડિઝાઇનની વિચારણા છે આપણે સમાન લાક્ષણિકતાઓ વાળા વિવિધ સ્પોરૈડિક કાર્યોને જોડ્યા છે અને તેમને એક પિરીયોડીક સર્વર સોંપ્યું છે અને અન્ય પિરીયોડીક સર્વર જુદી જુદી જુદી લાક્ષણિકતાઓવાળા કાર્યો સંભાળે છે પિરીયોડીક સર્વરોના વ્યવહારિક મહત્વને ધ્યાનમાં લેતા પિરીયોડીક સર્વર તકનીકમાં ઘણા વિકાસ થયા છે ત્યાં સ્ટૅટિક સર્વરો અને ડાઇનૅમિક સર્વરો છે સ્ટૅટિક સર્વરો પાસે સ્ટૅટિક અગ્રતા હોય છે ડાઇનૅમિક સર્વરો ડાઇનૅમિક અગ્રતા ધરાવે છે અને પછી જ્યારે પણ સ્લેક ટાઇમ હોય ત્યારે સ્લેક સ્ટીલર એક ફીફો શિડ્યુલરની જેમ તે સક્રિય થાય છે અને કોઈપણ બાકી બેકગ્રાઉન્ડ કાર્યો ચલાવે છે સ્ટૅટિક સર્વરો ઘણા પ્રકારના છે જેવા પોલિંગ સર્વર ડિફરરેબલ સર્વર પ્રાઇઑરટી એક્સચેન્જ અને સ્પોરૈડિક સર્વર સ્પોરૈડિક સર્વર એ છે જે પોસિક્સ રીઅલ ટાઇમ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે પોલિંગ સર્વર સંભવત તેમનામાં સૌથી સરળ છે બીજા કેટલાક ડિફરરેબલ સર્વર પ્રાઇઑરટી એક્સચેન્જ અને સ્પોરૈડિક સર્વરો છે જે ફક્ત પોલિંગ સર્વર ના સુધારાઓ છે પોલિંગ સર્વર એ એક પિરીયોડીક કાર્ય છે અને તેને રેટ મોનોટોનિક એલ્ગોરિધમ અનુસાર અગ્રતા સોંપવામાં આવે છે આ પોલિંગ સર્વરની અવધિ તે સ્પોરૈડિક કાર્યોની વિશેષતાઓને આધારે નક્કી કરવામાં આવે છે પરંતુ તે પછી એક સરળ સર્વર ની તુલનામાં પિરીયોડીક સર્વર જે પુનરાવર્તન ચાલુ રાખે છે અને જો ત્યાં સીપીયુ હોય અને સ્પોરૈડિક કાર્ય ન હોય તો સીપીયુ ટાઇમ નિષ્ક્રિય થઈ જાય છે પોલિંગ સર્વર પોતાને સસ્પેન્ડ કરે છે જેથી અન્ય ક્રિયાઓ ચલાવી શકાય પરંતુ પોલિંગ સર્વર ના ઈન્વોકેશન દરમિયાન સ્પોરૈડિક કાર્યો હોય પોલિંગ સર્વર એ Ts સમય પર ઇન્વોક થાય છે જે પોલિંગ સર્વર માટે પુનરાવર્તનનો સમયગાળો હોય છે પછી તે es સમય સુધી કામ કરે છે પોલિંગ સર્વરની અવધિ Ps અને એક્ઝેક્યુશનનો સમય es રેટ મોનોટોનિક વિશ્લેષણ દરમિયાન આપણે પોલિંગ સર્વરના લીધે યુટીલાઈઝેશન આપણે ધ્યાનમાં લીધું છે જ્યારે આપણે પોલિંગ સર્વર દ્વારા સ્પોરૈડિક કાર્યો હાથ ધરીએ ત્યારે શેડ્યૂલ ક્ષમતા વિશ્લેષણ સરળ બને છે આપણે પોલિંગ સર્વર ને એક્ઝેક્યુશન સમય es અને સમયમર્યાદા Ps સાથેનું કાર્ય માનીએ છીએ પરંતુ પછીથી દરેક ઘટના પર ત્યાં સ્પોરૈડિક કાર્યો ચલાવવા માટે પૂરતા ન હોઈ શકેઅન્ય કાર્યોની શેડ્યૂલ ક્ષમતા જે ઓછી અગ્રતા છે અન્ય કાર્યોનીક્ષમતા જે ઓછી અગ્રતા છે તે પછી પોલિંગ સર્વર ઓછા બની જાય છે ચાલો શેડ્યૂલ ક્ષમતા વિશ્લેષણ પર્ફોર્મ કરીએ આપણે ધારીએ છીએ કે એક્ઝેક્યુશનનો સમય દરેક cs અથવા es અથવા અહીં વપરાયેલ સંકેત cs છે દરેક Ps સમયે જરૂરી છે પોલિંગ સર્વરને કારણે ઉપયોગ છે અન્ય તમામ કાર્યો માટે છે અને તેથી પોલિંગ સર્વર સહિતના તમામ કાર્યોનો કુલ ઉપયોગ ડાબી બાજુની અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવે છે અને જો ત્યાં અન્ય n કાર્યો અને પોલિંગ સર્વર હોય તો અમારી પાસે કુલ n 1 ક્રિયાઓ છે અને અમે ઉપયોગમાં લિયુ લાયલેન્ડ સૂત્ર અને જ્યાં સુધી આ સંતોષ થશે ત્યાં સુધી પોલિંગ સર્વરની સાથે સાથે અન્ય કાર્યો સમયપત્રક બનશે પરંતુ તે પછી જે મુખ્ય ચિંતા ઉભી થાય છે તે ડેડ્લાઇન નક્કી કરવાની છે અથવા છૂટાછવાયા કાર્યોની ડેડ્લાઇન આપવી પોલિંગ સર્વરની અવધિ નક્કી કરવા માટે એક સામાન્યએ છે કે સ્પોરૈડિક ઘટના માટેનો સૌથી ખરાબ કેસ પોલિંગનો સમયગાળો સમાપ્ત થયા પછી થાય છે આમ પોલિંગ સર્વર એક્ઝેક્યુશન માટે આ સ્લોટ મેળવતો હતો પરંતુ તે પૂર્ણ થાય તે પહેલાં સ્પોરૈડિક કાર્ય થાય છે સ્પોરૈડિક કાર્યને અહીં આ સમય સ્લોટમાં આપી શકાય નહીં કારણ કે તે અંત તરફ આવી ગયું છે આ ફક્ત આગળના સ્લોટમાં લઈ શકાય છે જે પોલિંગ સર્વરને Ps સમય પછી મળે છે પરંતુ તે પછી પોલિંગ સર્વરને આ સમયગાળાથી સમયનો ઇન્સ્ટન્સ 0 મળી શકતો નથી અને તે તરત જ સેવા આપી શકશે નહીં તેથી તે Ps પીરિયડ પૂર્વે રેટ મોનોટોનિક શિડ્યુલર દ્વારા સેવા આપશે તેથી તે ક્યાંય પણ હોઈ શકે છે અને તેથી જો સ્પોરૈડિક કાર્ય માટે એક્ઝેક્યુશન સમયની જરૂર હોય જે ca છે અને ca cs હોય તો તે પોલિંગ સર્વર દ્વારા એક ઇન્સ્ટન્સ સર્વ્ડ કરી શકાય છે તેથી આ સૌથી ખરાબ કિસ્સામાં સમયમર્યાદા 2 પી કરતા વધારે હોવી જોઈએ કારણ કે અહીં 1 P ચૂકી છે અને તે પછીના સમયગાળામાં જ તેને લઈ શકાય છે જ્યાં તેને એક્ઝેક્યુશન માટેનો સમય મળે છે પરંતુ તે પછી ત્યાં કોઈ ગેરેંટી નથી કે તે તરત જ હાથમાં લેવામાં આવશે અને તે અંત સુધી અથવા સમયગાળાના અંત તરફ લઈ જઈ શકે છે તેથી સમયમર્યાદા 2 P કરતા વધારે હોવી જોઈએ અથવા આપણે P ને સમયમર્યાદા કરતાં અડધી મુદતનો નક્કી કરી શકીએ છીએ પોલિંગ સર્વરને સમયમર્યાદા સોંપવા માટે આપણે તે બધા સ્પોરૈડિક કાર્યો પર ધ્યાન આપીએ છીએ કે જેની સેવા કરવાની જરૂર છે અને જે કાર્યની સૌથી ઓછી સમયમર્યાદા છે તે મળી આવે છે અને પછી આપણે તેનો અડધો ભાગ લઈએ છીએ અને પોલિંગ સર્વરની સમયમર્યાદા એવી હોવી જોઈએ જે સ્પોરૈડિક કાર્યની સમયમર્યાદાની અડધાથી ઓછો છે કે જે ટૂંકી સમયમર્યાદા છે આગળ આપણે રીઅલ ટાઇમ ક્રિયાઓ વચ્ચેના રિસોઅર્સ વહેંચણી પર ધ્યાન આપતા પહેલા આપણે કેટલાક વધુ મુદ્દાઓ પર ધ્યાન આપીશું